પૃથ્વીની સપાટી પરના કોઈપણ બિંદુએ kWm2 અને એચ kWhm2day ઉર્જા હોવાનો અંદાજ કાઢવા માટે આપણે સૌર ભૂમિતિની સહાયનો ઉપયોગ કરીશું સૌર ભૂમિતિ ગોળાકાર સંકલન સિવાય કંઈ નથી સિસ્ટમ પરંતુ તેમાં પૃથ્વીના સંબંધમાં સૂર્યની સ્થિતિ શામેલ હોવાથી તેને સામાન્ય રીતે સૌર ભૂમિતિ તરીકે ઓળખવામાં આવે છે દેખીતી રીતે અહીંની આકૃતિ જટિલ લાગે છે પરંતુ તે લાગે તેટલી જટિલ નથી આપણે આ સંકલન પ્રણાલીને પગલું દ્વારા પુનર્નિર્માણ કરીશું અને સૂર્યની સ્થિતિના સંબંધમાં આપણે ઉપયોગમાં લીધેલા વિવિધ પરિમાણોની સમજ લેવાનો પ્રયત્ન કરીશું અને ડેટામાં પૃથ્વીની સપાટી પરના કોઈપણ બાદમાં kWh m2day અને એનર્જી એચનો અંદાજ લગાવવા માટે આ પરિમાણોનો ઉપયોગ કરીશું નિર્દેશન પરઆ 3 ડી સિસ્ટમ એક્સવાયઝેડનો સંકલન છે અને તમે 3 ડી મોડેલો બનાવવા માટે ખુલ્લા એસસીએડીનો ઉપયોગ કરી રહ્યા છો ચાલો આપણે અહીં પૃથ્વી કેન્દ્રિત સંકલન સિસ્ટમ બનાવીએ અને જોઈએ કે આપણે વિવિધ સૌર ભૌમિતિક પરિમાણો કેવી રીતે મેળવી શકીએ પ્રથમ આપણે એક ગ્લોબ મૂકીએ અને તેને વાદળી રંગ આપીએ અને આ એક 3D ગોળા છે હવે આપણે એક ક્વાર્ટર કાપીશું અને તેને 3 ડી કોઓર્ડિનેટ સ્પેસ તરીકે બનાવીશું તેથી ક્વાર્ટર કાપ્યા પછી તમે આના જેવું કંઈક જોશો હવે આ જગ્યામાં ફક્ત તમે એક્સને સમજવાનો પ્રયત્ન કરી શકશો આ કિસ્સામાં એક્સવાઝેડ ભાગ અને ચાલો આપણે સૌર ભૂમિતિના વિવિધ પરિમાણોના સૌરને વ્યાખ્યાયિત કરીએ અને અમારું ઇનસોલેશન અંદાજ મોડેલ મેળવવાનો પ્રયાસ કરીએ હવે આપણે પૃથ્વીના કેન્દ્રને દૂરના સૂર્યની મધ્યમાં એક લાઇનથી જોડવાનો પ્રયત્ન કરીશું અને તે રેખા કંઈક આ જેવી છે તે દૂરના સૂર્ય તરફ જઈ રહી છે હવે મેં તેને મનસ્વી કોણ પર મૂક્યું છે તમે જોઈ શકો છો હવે પૃથ્વીના કેન્દ્રને સૂર્યની મધ્યમાં જોડતી આ રેખાના સંદર્ભમાં ચાલો જોઈએ કે કેવી રીતે અકારણ દેખાશે મેં હવે એક વિષુવવૃત્તીય વિમાન શામેલ કર્યું છે જે તમે જોઈ શકો છો તે રીતે વિષુવવૃત્ત પર સમગ્ર વિશ્વમાંનો એક અધિકાર કાપી નાખે છે હવે આ વિષુવવૃત્ત વિમાન આપણા માટે રેફરન્સ પ્લેન બનશે અને આપણે તેના સંદર્ભમાં ઘટાડાના ખૂણાને માપીશું મેં હવે એક વિમાન એક મેરીડીયોનલ વિમાન શામેલ કર્યું છે જે એવી રીતે જાય છે કે તે ફક્ત તે લીટીમાંથી પસાર થાય છે જે સૂર્ય સાથે જોડાઈ રહી છે આ લાઈનને ઇનસોલેશન લાઇન તરીકે કહી શકાય તેથી આ મેરીડીઅનલ પ્લેન છે જે ઇન્સોલેશન લાઇનમાંથી પસાર થઈ રહ્યું છે હવે હું એંગલ દોરીશ જે ઘટીને અને કલાકો બંનેને રજૂ કરે છે આ આંકડો ધ્યાનમાં લો અને આ એંગલને ધ્યાનમાં લો જે મેં વિષુવવૃત્ત વિમાન અને પૃથ્વીની મધ્યમાં સૂર્યની મધ્યમાં જોડતી રેખા વચ્ચે ચિહ્નિત કર્યું છે તેથી આ તરીકે ઓળખવામાં આવે છે δ અને આપણે જાણીએ છીએ કે δ તરંગી દૃશ્ય બિંદુ માં ઘટાડો છે અહીં એક અન્ય કોણ છે જે હું રજૂ કરવા જઇ રહ્યો છું આ સંકલન અક્ષ અને તે આ ઉત્સાહી વિમાન વચ્ચેનો ખૂણો જે આ રેખા પૃથ્વીના કેન્દ્રમાં સૂર્યની મધ્યમાં જોડાય છે તે એકલતા રેખા છે જેને આપણે કહીએ છીએ ω અને ω કલાકનો ખૂણો કહેવામાં આવે છે કારણ કે તેને આપણો એંગલ કહેવામાં આવે છે કારણ કે તે સીધો દિવસના સમય સાથે સંબંધિત છે આ ઇન્સોલેશન લાઇન પૂર્વથી પશ્ચિમ તરફ જશે કારણ કે પૃથ્વી તેની ધ્રુવીય અક્ષની ફરતે ફરતી હોય છે અને તે દેખાશે તેમ છતાં આ ઉધરુચિઇન્સોલેસન રેખા દર 4 મિનિટમાં એક મેરીડિઓનલ પ્લેન ફેલાશે અથવા 1º રેખાંશ દર 4 મીનીટે વટાઈ જાય છે મિનિટ અને આ ω આડેધડ એ સંકેત છે તેથી આ 3D સંકલનકોઓર્ડિનેટ સિસ્ટમમાં હું આ ઇનસોલેશન લાઇન અને આ મેરીડિઅનલ પ્લેનને કાઢી નાખીશ અને કોઓર્ડિનેટ સિસ્ટમની અક્ષને વ્યાખ્યાયિત કરું છું તેથી મેં તે બે વસ્તુઓ દૂર કરી છે જે એક ઉત્સાહીમેરીડીઅનલ અક્ષ અને ઇનસોલેશન રેખા છે અને હવે આપણી પાસે વિમાન સિસ્ટમનું સંકલન કરે છે આ અક્ષ આપણે મેરીડીઅનલ અક્ષો કહીશું કારણ છે કે હું આ રેખાંશ આ મેરિડીયનને રુચિના મુદ્દા તરીકે પસંદ કરવા માંગુ છું ચાલો હું અહીં મેરીડીઅનલ પ્લેન માં ભાર મૂકું છું મેં હવે આ મેરિડીયન મેરીડિઅનલ પ્લેન શામેલ કર્યું છે આ રુચિનું મેરિડીયન છે અને અક્ષની સંકલન અક્ષ જે આ રેખાંશ સાથે અનુરૂપ છે તેને એમ અથવા મેરીડીઅનલ એક્સિસ કહેવામાં આવે છે મેરીડીઅનલ અક્ષો માટે આ સંકલન અક્ષો ઓર્થોગોનલ છે આ અક્ષોને મેરિડીયનની પૂર્વમાં કહેવામાં આવશે અને જે ઉભી ઉપર જશે તેને ધ્રુવીય અક્ષ પી કહેવામાં આવશે તેથી આ ધ્રુવીય અક્ષ પી હશે આ મેરિડીયનની પૂર્વ દિશામાં હશે અને આ મેરિડીયનલ અક્ષ હશે ચાલો હવે 2D ગ્રાફિક સિસ્ટમનો ઉપયોગ કરીને સૌર ભૂમિતિ પર વિચાર કરીએ હું 2 ડી ગ્રાફિક્સ માટે ઇંસ્કેપનો ઉપયોગ કરી રહ્યો છું અમે હમણાં જ 3ડી ગ્રાફિક સિસ્ટમનો ઉપયોગ કર્યો છે તે વિઝ્યુલાઇઝેશન તમને 2ડી ગ્રાફિક્સ આધારિત સિસ્ટમમાં સમગ્ર સૌર ભૂમિતિની કલ્પના કરવામાં મદદ કરશે બતાવ્યા પ્રમાણે અહીં આપણી પાસે આ 3 અક્ષો છે ઉભી અક્ષોને પી કહેવામાં આવે છે જેને ધ્રુવીય અક્ષ કહેવામાં આવે છે અને પૃથ્વી ધ્રુવીય અક્ષની આસપાસ ફરતી હોય છે હવે આ પૃથ્વીને કાપી નાખવામાં આવી છે ઉત્તરી ગોળાર્ધનો એક ક્વાર્ટર કાપી નાખવામાં આવ્યો છે કારણ કે જોઇ શકાય છે હવે એક સંકલન અક્ષ અહીં બતાવવામાં આવ્યું છે અને આ પેઈજની બહાર નીકળી રહ્યું છે અને તે અન્ય બે ધરીઓ માટે ઓર્થોગોનલ છે પરંતુ તે આ વિમાનથી પસાર થઈ રહ્યું છે આ ઉત્સાહી વિમાન છે તેથી જ્યારે તમે પૃથ્વીની સપાટી પરના કોઈ રુચિપ્રદ મુદ્દાને ધ્યાનમાં લેવા માંગતા હો ત્યારે તે અક્ષાંશ સાથે અને રેખાંશ રેખાંશ સાથે સંકળાયેલું મેરીડિયન હશે તેથી તે ખાસ મેરિડીયન ધ્યાનમાં લો જે હિતના મેરિડિયન તરીકે રુચિના મુદ્દાથી સંબંધિત છે અને આ અક્ષને તે ચોક્કસ મેરિડીયન દ્વારા કાપી દો અને અમે આ અક્ષને એમ મેરીડીઅનલ અક્ષો તરીકે કહીશું તેથી તે ખરેખર રુચિના મેરિડીયનની ઉત્સાહી અક્ષ છે તેથી જે પણ રુચિનું મેરિડીયન છે તે વિષુવવૃત્તીય વિમાનની સાથે પૃથ્વીના કેન્દ્રથી એક રેખા દોરવા દો અને તેના પેઈજની બહાર આવો અને તે જ મેરિડીયનલ અક્ષ છે મેરીડીઅનલ અક્ષો અને ધ્રુવીય અક્ષ બંને તરફનો ત્રીજો અક્ષ ઓર્થોગોનલ મૂળભૂત રીતે આ મેરિડીયનની પૂર્વમાં છે અને કારણ કે તે આ મેરિડીયનની પૂર્વ દિશામાં છે તેથી અમે તેને મેરિડીયનની પૂર્વ દિશામાં રજૂ કર્યું છે ચાલો હવે પૃથ્વીની મધ્યમાં સૂર્યની મધ્યમાં જોડાતી એક રેખા દોરીએ આ વાક્ય આખરે દૂરના સૂર્યની મધ્યમાં જઈ રહ્યું છે અને તે સૂર્યથી બનેલી ઘટનાના કિરણોત્સર્ગનું પ્રતિનિધિત્વ કરે છે તે અંતરંગ રેખા છે કોઈપણ વેક્ટર અથવા કોઈપણ લાઇન હવે આ વિમાનના સંદર્ભમાં માનવામાં આવે છે આ વિમાનને વિષુવવૃત્ત વિમાન કહેવામાં આવે છે વિષુવવૃત્ત વિમાન ધ્રુવીય અક્ષ માતૃમેટરનલ અક્ષ અને પૂર્વીય મેરિડીયન અક્ષ છે તે ત્રણેય સંકલન અક્ષો પૃથ્વીના કેન્દ્રમાં સ્થિત મૂળ સાથે પૃથ્વી કેન્દ્રિત સંકલન પ્રણાલી બનાવે છે હવે ઇનસોલેશન લાઇનમાંથી ચાલો હું આની જેમ એક આર્ક દોરીશ અને તે ખરેખર વિષુવવૃત્ત વિમાન પર એક પ્રક્ષેપણપ્રોજેકસન છે અને તમારી પાસે બે મહત્વપૂર્ણ કોણ છે એક ખૂણો આ છે અને આ આપણે આને લગતી રેખાના ખૂણાને આદર સાથે જાણીએ છીએ ભૂમધ્ય સમતલ સપાટીનાછે δ જે ઘટાડો બીજો વિષુવવૃત્તીક વિમાન પર છે મેરિડીયનથી કોણ છે તેથી આ મેરિડીયનલ અક્ષમાંથી કોણ વિષુવવૃત્ત વિમાન પર ઇન્સોલેસન રેખાના પ્રક્ષેપણ સુધી છે અને જેને કહેવામાં આવે છે ω અથવા કલાકનો કોણ 3 ડી વિઝ્યુલાઇઝેશન પર પાછા જઈએ હવે ચાલો આ મેરીડિઅનલ વિમાનને સંકોચો કરીએ જેથી તે પૃથ્વીના ત્રિજ્યા સાથે સુસંગત હોય તો આની જેમ હવે તે રુચિના મેરિડિયન છે અને અન્ય તમામ ભાગોને પુનર્સ્થાપિત કરશે આપણે જાણીએ છીએ કે સિસ્ટમ આને કેવી પસંદ કરે છે ચાલો હવે આપણે આ મેરીડીઅનલ પ્લેન પર રુચિ ધરાવતા મુદ્દાને ધ્યાનમાં લઈએ ચાલો કર્સર દ્વારા નિર્દેશ કરેલા આ જેવા કેટલાક મુદ્દાઓ કહીએ ચાલો હું પૃથ્વીની મધ્યમાંથી રુચિના મુદ્દાથી એક રેખા દોરીશ આની જેમ તમે જુઓ છો કે આ વાક્ય અહીં પૃથ્વીની સપાટી પર રુચિના મુદ્દા પર જાય છે અને તે રેખા પૃથ્વીની મધ્યમાં ચાલુ રહે છે આજ સુધી આપણે જે સંકલન પ્રણાલીની ચર્ચા કરી રહ્યા છીએ તે આ સંદર્ભમાં છે કારણ કે કર્સર મૂળ તરફ ઇશારો કરે છે આ પૃથ્વી કેન્દ્રિત સંકલન પ્રણાલી છે જ્યાં તમારી પાસે ધ્રુવ અક્ષ મેરિડીયનની પૂર્વ અને મેરિડીયન અક્ષ હતી હવે આ તે સ્થાનિક મુદ્દો છે જેની અમને હવે રુચિ છે કોઈ અહીં ઉભું છે હવે સ્થાનિક બિંદુથી પસાર થતી લાઇન અને પૃથ્વીના કેન્દ્રને અહીં એક ચોક્કસ અક્ષાંશ અને રેખાંશ પર છેદે છે તે સ્થાનિક સંકલન પ્રણાલી માટે 00 મૂળ બનશે હવે ચાલો આપણે કહી શકીએ કે અમે અહીં એક સ્પર્શેન્દ્રિય વિમાન મુકીએ છીએ તે સ્થાન પર સંકલન પ્રણાલી સૂચવવા માટે અમે અહીં સ્પર્શેન્દ્રિય વિમાન મુકીએ છીએ અને તમે જોયું છે કે આપણે અહીં એક વિમાન સ્થાને મુક્યું છે લોકેશન પોઇન્ટિલીટી તરીકે મૂળ તરીકે મેરીડીઅનલ પર વિમાન છે તેથી જો હું તેને આ રીતે ખસેડું તો વધુ સારું વિઝ્યુલાઇઝેશન મેળવવા માટે હવે તમે જોશો કે આ વિમાન અહીં મેરીડિઓનલ પ્લેન માટે સ્પર્શેન્દ્રિય છે અને તે વિસ્તારમાંથી પસાર થતી તે લાઇનને સ્પર્શકારક છે તેથી આ ખૂણો કદાચ તમને વધુ સારું વિઝ્યુલાઇઝેશન આપશે સંભવત જો હું તેને આ ફેશનમાં ખસેડું તો તમને આ વિમાનનું વિઝ્યુલાઇઝેશન મળશે હવે આ વિમાનને ક્ષિતિજનું વિમાન કહેવામાં આવે છે મહત્વપૂર્ણ નોંધ તમે જોશો કે આ વિષુવવૃત્તીય વિમાન છે અને આ વિમાનને ક્ષિતિજનું વિમાન કહેવામાં આવે છે આ વિમાન એ અક્ષાંશ સાથે વિશિષ્ટ ક્ષિતિજ વિમાનો છે તે આ લાઇનની ઓર્થોગોનલ છે જે પૃથ્વીના કેન્દ્રમાં આ અક્ષાંશ બિંદુમાં જોડાઈ રહ્યું છે અને તે અક્ષાંશ માટે સંકલન પ્રણાલી આ સંદર્ભ વિમાનના સંદર્ભમાં સંદર્ભિત કરવામાં આવે છે જે ક્ષિતિજનું વિમાન છે હવે આપણે આ અક્ષાંશ માટે કોઓર્ડિનેટ સિસ્ટમ લખીશું અને આપણે તેને સ્થાનિક કેન્દ્રિત સંકલન પ્રણાલી તરીકે ઓળખીએ છીએ યાદ રાખો આ સંકલન પ્રણાલી જે આપણે લખી છે તે છે પૃથ્વી કેન્દ્રિત સમન્વય પ્રણાલી હવે તમારી પાસે બીજી સંકલન પ્રણાલી છે જે આ ક્ષિતિજ વિમાનમાં કેન્દ્રિત છે અને આ ક્ષિતિજ વિમાનને સંબંધિત છે અને તેને સ્થાનિક કેન્દ્રિત સંકલન પ્રણાલી કહેવામાં આવે છે ચાલો આપણે આ ક્ષિતિજ પ્લેનના સંદર્ભમાં આ વિસ્તારની સંકલન અક્ષો વ્યાખ્યાયિત કરીએ પ્રથમ આ અક્ષો તે એક છે જે ક્ષિતિજ વિમાન માટે સામાન્ય છે જે સીધા જ સ્થાન દ્વારા પૃથ્વીની મધ્યથી જાય છે અને સીધી ઉભી લાઇન ઉપર આપણે કહીશું કે ઝેનિથનું પ્રતિનિધિત્વ ઝેડ તરીકે છે તેથી આ ઝેનિથ અક્ષ છે જે ક્ષિતિજ વિમાનમાં સામાન્ય રીતે ઉભી ઉપર જતા હોય છે તેથી તે એક અક્ષ છે બીજી અક્ષ એ મેરિડીયન સ્પર્શેન્દ્રિય સાથે મેરિડીયન દક્ષિણ તરફ નીચે જતા હોય છે તેથી આ લાઇન કે જે ક્ષિતિજ વિમાન સાથે દક્ષિણ નીચે જતા મેરીડિઓનલ પ્લેન માટે સ્પર્શેન્દ્રિય જાય છે તે એસ તરીકે સૂચવવામાં આવશે દક્ષિણની રજૂઆત કરતી એસ કોઓર્ડિનેટ સિસ્ટમ ત્રીજા સંકલન અક્ષને પૂર્વ તરીકે ઇ અપરકેસ ઇ તરીકે બતાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ આપણે પૃથ્વી સંકલન પ્રણાલી માટે કર્યો હતો અને તે પૂર્વ બાજુએ છે યાદ રાખો કે આ પૂર્વ અપરકેસ દરેક સ્થાનિક સંકલન પ્રણાલી અને પૃથ્વીની સંકલન પ્રણાલીની પૂર્વ દિશા સમાંતર છે અને તે જ દિશામાં નિર્દેશ કરે છે તેથી આ સ્થાનની સંકલન સિસ્ટમ બનાવે છે ચાલો હું તમને 3 ડી વિઝ્યુલાઇઝેશન આપીશ હું ઉત્તર ધ્રુવીય અક્ષથી સીધો નીચે જોઉં છું તમે ક્ષિતિજનું વિમાન અહીં સ્થાનિક બિંદુ અક્ષાંશ સુધી સ્પર્શેન્દ્રિય પર સ્થિત જોશો આ તીર દ્વારા નિર્દેશ કરેલા ઝીણીથ કર છે આ અક્ષ ક્ષિતિજ વિમાન પર દક્ષિણ તરફ નિર્દેશ કરે છે અને આ અક્ષ ક્ષિતિજ વિમાન પર પૂર્વ તરફ નિર્દેશ કરે છે આપણે કદાચ બીજું દૃષ્ટિકોણ લઈ શકીએ એવી કંઈક કે જે આપણને વધારે પરિચિત છે અમે કાગળ પર આ પ્રકારનો દૃષ્ટિકોણ લખ્યો છે આ ઝેનિથ અક્ષ છે આ ક્ષિતિજ વિમાન પર દિશા તરફ દોરતો અક્ષ છે આ ક્ષિતિજ વિમાન પર પૂર્વ તરફ દોરતો અક્ષ છે આ સૂર્યની મધ્યમાં સ્થાનિક બિંદુમાં જોડાતી એક ઇન્સોલેશન લાઇન છે હવે અવલોકન કરો કે ત્રણ મહત્વપૂર્ણ પરિમાણો આ કોણ અહીં અક્ષાંશ કોણ છે કારણ કે આ વાક્ય અહીંના સ્થાનિક બિંદુથી પૃથ્વીના જોડાણ કેન્દ્રને અક્ષાંશ કોણની સમકક્ષ બનાવે છે અને આ ઇનસોલેશન લાઇન છે અને અંતર્ગત રેખા કોણખૂણો બનાવે છે ઝેનિથ અક્ષને ઝેનિથ એંગલ કહેવામાં આવે છે અને જો તમે ઇનસોલેશન લાઇન પ્રોજેક્ટનો કોઈ મુદ્દો લો છો અને તે પ્રોજેક્શન લાઇન ઉત્તરીય વિમાન પર દક્ષિણ ધરીને ધ્યાનમાં રાખીને એક કોણ બનાવે છે અને આ ખૂણાને એઝિમિથ એન્ગલ કહેવામાં આવે છે આ મહત્વપૂર્ણ કોણ છે કે તમારે સ્થાનિક ભૂમિતિને ધ્યાનમાં રાખીને ધ્યાનમાં લેવું જોઈએ તેથી તમે જુઓ છો કે આ આંકડામાં ત્યાં બે મહત્વપૂર્ણ સંકલન પ્રણાલીઓ છે પૃથ્વી કેન્દ્રિત સંકલન પ્રણાલી અને સ્થાનિક કેન્દ્રિત સંકલન પ્રણાલી તેથી આ બંને સંકલન પ્રણાલી એ મહત્વપૂર્ણ છે કે જેને આપણે વિશ્લેષણ કરવાની જરૂર છે અને સ્થાનિક બિંદુએ આંતરીકરણનો અંદાજ કાઢવાનો પ્રયત્ન કરવો તો ચાલો જોઈએ કે આપણે તે કેવી રીતે કરીશું પરંતુ ચાલો પહેલા આ 2 સંકલન પ્રણાલીને 2ડી ગ્રાફિક સિસ્ટમ પર એકીકૃત કરવાનો પ્રયાસ કરીએ ચાલો પાછા 2D ગ્રાફિક્સ પર જઈએ ચાલો આપણે પૃથ્વીના કેન્દ્રથી રુચિના સ્થાન તરફ દોરીએ આ રેખા કોણ કરશે ભૂમધ્ય સમતલ સપાટીનાઓનો Ф આ કોણ અક્ષાંશ કોણ છે હવે સ્થાન બિંદુથી તમે દોરો છો કે તમે સીધી ઉપર ઉભી રીતે ઉપર અને પૃથ્વીની સપાટી પર લંબાવી દો ચાલો આ જેવું જ પ્લેન જે મેરિડીયનને સ્પર્શે છે અને આ વિમાન બરાબર આડી છે અને આ સ્થાનને ક્ષિતિજનું વિમાન કહેવામાં આવે છે હવે આ ક્ષિતિજ વિમાન પર નવી કોઓર્ડિનેટ સિસ્ટમ હશે જે સ્થાનિક કેન્દ્રિત સંકલન પ્રણાલી છે પૃથ્વી કેન્દ્રિત સંકલન પ્રણાલીને યાદ રાખો જે વિષુવવૃત્ત વિમાનના સંદર્ભમાં હતી તમારી પાસે પી ધ્રુવીય અક્ષ પૂર્વ અને મેરેદીયનલ અક્ષો હતા ક્ષિતિજ વિમાનના સંદર્ભમાં અહીંના સ્થાને આ અક્ષને બરાબર ઉભા અપને ક્ષિતિજ વિમાનમાં ઝેનિથ અક્ષ અને ઝેડ અને દક્ષિણ તરફ જતાં દક્ષિણ કહેવામાં આવે છે આપણે તેને અક્ષ એસ તરીકે કહીશું અને પૂર્વ તરફ જતા આ અક્ષને જ કહેવામાં આવે છે પૃથ્વી કેન્દ્રિત સંકલન પ્રણાલીથી અલગ થવા માટે હું સ્થાનિક કેન્દ્રિત સંકલન પ્રણાલી માટે અપર કેસનો ઉપયોગ કરીશ ચાલો હવે લોકેશન પોઇન્ટથી સૂર્યની મધ્યમાં વિસ્તરેલી ઇન્સોલેશન લાઇન દોરો તેથી આ ઇનસોલેશન લાઇન ઉભી અક્ષ અથવા ઝેનિથ અક્ષ માટે એક કોણ બનાવશે હવે આ એન્ગલને θz કહેવામાં આવે છે અને આને ઝેનિથ એંગલ કહેવામાં આવે છે સ્થાન પર ઉભી અક્ષ સાથે ઇસોલેશન લાઇન જે કોણ બનાવે છે તે સ્થાન પર ઝેનિથ અક્ષને ઝેનિથ એન્ગલ કહેવામાં આવે છે ત્યાં એક વધુ શબ્દ છે તેથી તમે ઇનસોલેશન લાઇન પરના બિંદુને ધ્યાનમાં લો ક્ષિતિજ વિમાન પર ઉભી પ્રક્ષેપણ મૂકો અને આ વાક્ય ક્ષિતિજના વિમાન પર સ્થાનિક કેન્દ્ર અને દક્ષિણ ધરીને અનુમાનિત બિંદુને જોડતા તેથી γS આને એજીમુથ એન્ગલ ખૂણા કહેવામાં આવે છે તેથી આ તે બધા ચલો છે જેનો ઉપયોગ તમે આ સ્થાન બિંદુ પર થતા ઇનસોલેશનના અંદાજવામાં કરી શકશો યાદ રાખો ત્યાં બે સંકલન પ્રણાલીઓ છે પૃથ્વી કેન્દ્રિત સંકલન પ્રણાલી અને સ્થાનિક કેન્દ્રિત સંકલન પ્રણાલી પૃથ્વી કેન્દ્રિત સંકલન પ્રણાલીમાં મહત્વપૂર્ણ ચલો છે δ જે ઘટીને કલાકનો એંગલ ω અને સ્થાનિક કેન્દ્રિત સંકલન પ્રણાલીના કિસ્સામાં બે મહત્વપૂર્ણ ખૂણા ઝેનિથ એન્ગલ θz અને અંતિમ કોણ γS છે